નમસ્તે આજે હું પ્લગ અને સ્લોટ વેલ્ડ ની ડિઝાઇન વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું છેલ્લા ત્રણ લેક્ચરમાં આપણે ફિલેટ વેલ્ડ અને પછી બટ વેલ્ડ વિશે ચર્ચા કરી છે અને મેં કહ્યું છે કે ત્રણ પ્રકારના વેલ્ડ છે ફિલેટ વેલ્ડ બટ વેલ્ડ અને પ્લગ વેલ્ડ અથવા સ્લોટ વેલ્ડ હવે પ્લગ વેલ્ડ અને સ્લોટ વેલ્ડ એ ફિલેટ વેલ્ડના પ્રકાર સિવાય બીજું કંઈ નથી જેમ કે મેં અગાઉ પણ કહ્યું છે કે પ્લગ અથવા સ્લોટ વેલ્ડના કિસ્સામાં આપણે મર્યાદિત અંતર અને સાંધાની મર્યાદિત લંબાઈની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ જો સાંધાની લંબાઈ મર્યાદિત હોય અને જો આપણી પાસે તણાવ અથવા સંકોચન બળના ઊંચા મૂલ્યો હોય તો આ મર્યાદિત ચાર્ટ પર સમગ્ર લંબાઈને ગોઠવવુ મુશ્કેલ છે તેથી તે કિસ્સામાં આપણે વધારાની લંબાઈને ગોઠવવા માટે સ્લોટ અથવા પ્લગના સંદર્ભમાં ઓવરલેપિંગ ભાગનો અમુક ભાગ કાપવો પડશે હવે જો આપણે અહીં પ્લગ અથવા સ્લોટ વેલ્ડના કિસ્સામાં જોઈએ તો જો આપણે અહીં જોઈએ કે અહીં આપણી પાસે મર્યાદિત લંબાઈ L છે તો અહીં આપણને માત્ર આટલી જ લંબાઈ મળશે અને આ કહે છે કે જો તે L1 L1 અને L2 છે તો કુલ લંબાઈ આપણને L L2 વત્તા 2L1 બરાબર મળી રહી છે તેથી જો આપણે Lw મૂલ્ય મેળવીએ એટલે જરૂરી લંબાઈ L કરતાં વધુ હોય તો તેને ગોઠવવું મુશ્કેલ છે કારણ કે આપણી લંબાઈ મર્યાદિત છે આ L1 નિશ્ચિત છે તેથી મર્યાદિત લંબાઈને ગોઠવવા માટે આપણે ઓવરલેપિંગને થોડું કટ કરીએ છીએ આપણે સ્લોટ અથવા પ્લગના સંદર્ભમાં અમુક ભાગને કાપીએ છીએ અને પછી વેલ્ડેડ સામગ્રીથી ભરીએ છીએ અને આ રીતે આપણે મજબૂતાઈ વધારીએ છીએ અને વધારાની લંબાઈને ગોઠવીએ છીએ તેથી આપણે જોઈએ કે ઓવરલેપિંગ મેમ્બરમાંથી એક સ્લોટ કાપવામાં આવ્યો છે અને સ્લોટમાં વેલ્ડીંગ મેટલ ભરાઈ ગયું છે હવે સ્લોટ શું છે અને પ્લગ શું છે જ્યારે સ્લોટ નાનો હોય અને સંપૂર્ણપણે વેલ્ડ મેટલથી ભરેલો હોય ત્યારે તેને પ્લગ વેલ્ડ કહેવામાં આવે છે એટલે કે જો તે સંપૂર્ણપણે વેલ્ડ મેટલથી ભરેલો હોય તો આ પ્રકારના સ્લોટને પ્લગ વેલ્ડ કહેવામાં આવે છે પરંતુ જો સ્લોટની પરિઘ વેલ્ડ મેટલથી ભરેલી હોય તો તેને સ્લોટ વેલ્ડ કહેવામાં આવે છે એટલે કે આ કિસ્સામાં પરિઘ ત્યાં વેલ્ડ મેટલથી ભરેલી હોય છે તેથી તેને સ્લોટ વેલ્ડ કહેવામાં આવે છે પરંતુ જ્યારે તે સંપૂર્ણપણે વેલ્ડ મેટલથી ભરાઈ જાય છે ત્યારે તેને પ્લગ વેલ્ડ કહેવામાં આવે છે આ રીતે સ્લોટ વેલ્ડ અને પ્લગ વેલ્ડમાં તફાવત છે હવે IS816 1969 માં ચોક્કસ વિશિષ્ટતાઓ આપવામાં આવી છે જેને આપણે પ્લગ અથવા સ્લોટ વેલ્ડની ડિઝાઇન માટે અનુસરવાની જરૂર છે તેથી IS816 1969 માં આપેલા સ્પષ્ટીકરણો આપણે જોવાની જરૂર છે સૌપ્રથમ સ્લોટ ની પહોળાઈ અથવા વ્યાસ જે ભાગમાં સ્લોટ રચાયો છે તેની જાડાઈથી ત્રણ ગણી અથવા 25 મિલીમીટર જે વધારે છે તેના કરતાં ઓછી ન હોવી જોઈએ આ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે તે સ્લોટનો વ્યાસ અથવા પહોળાઈ છે સ્લોટ વ્યાસનો અર્થ થાય છે જ્યારે આપણે સ્લોટ બનાવીએ છીએ તેથી આ વ્યાસ અથવા આ પહોળાઈ એ ભાગની જાડાઈના ત્રણ ગણા કરતાં ઓછી ન હોવી જોઈએ જેમાં સ્લોટ રચાય છે અથવા 25 મીમી ઓછામાં ઓછી 25 મીમી હોવી જોઈએ તેથી આ વ્યાસ ઓછામાં ઓછો 25 મીમી અથવા જે ભાગમાં સ્લોટ બનાવ્યો છે તેની જાડાઈ કરતાં ઓછામાં ઓછો ત્રણ ગણો હશે તે આપણે યાદ રાખવાનું છે અને સ્લોટનો વ્યાસ આ રીતે નિશ્ચિત કરવાનો રહેશે બીજી બાબત એ છે કે સ્લોટ અથવા પ્લગના ભાગની ધાર અને કિનારી વચ્ચેનું અંતર અથવા અડીને આવેલા સ્લોટ અથવા પ્લગ વચ્ચેની જાડાઈ પાતળા સભ્યની જાડાઈ કરતાં ત્રણ ગણી અથવા 25 મીમી બેમાંથી જે વધુ હોય તે હોવી જોઈએ નહીં હવે જો આપણે વસ્તુઓ દોરીએ તો તે સ્પષ્ટ થશે કે ધારો કે આપણી પાસે અહીં એક સ્લોટ છે અને આ મર્યાદિત અંતરને કારણે આપણે થોડો સ્લોટ બનાવવાનો છે તેથી જો આપણે જોઈએ તો પહેલો બિંદુ કહી રહ્યો છે કે આ વ્યાસ અથવા પહોળાઈ હોવી જોઈએ જે પ્લેટમાં સ્લોટ કરવામાં આવ્યો હોય તેની જાડાઈ ત્રણ ગણી કરતાં ઓછી ન હોવી જોઈએ તે પ્લેટની જાડાઈ કરતાં ઓછામાં ઓછી ત્રણ ગણી વધારે હોવી જોઈએ આ એક બિંદુ છે બીજો બિંદુ તે ભાગની કિનારી વચ્ચેનું અંતર દર્શાવે છે અને સ્લોટની કિનારી એટલે કે પ્લોટની કિનારી અથવા આના જેવા સ્લોટની કિનારી વચ્ચેનું અંતર અથવા સ્લોટને અડીને પાતળા સભ્યની જાડાઈ કરતાં ત્રણ ગણા અથવા 25 મીમી કરતાં ઓછું ન હોવું જોઈએ જો આપણે કહીએ કે d' કહેવાય છે તો આ અંતર પણ એટલું જ છે d' પણ ત્રણ ગણા કરતાં ઓછું હોવું જોઈએ અથવા 25 મીમી બેમાંથી જે ઓછું હોય તે અહીં પણ 25ના ત્રણ વખત હોવું જોઈએ પછી બીજો મુદ્દો આપણે યાદ રાખવાનો છે કે બંધ છેડા પરના ખૂણાઓને ઉપલા પ્લેટની જાડાઈના દોઢ ગણા કરતા ઓછા અથવા 12 મીમી બેમાંથી જે વધારે હોય તે ત્રિજ્યામાં ગોળાકાર હોવા જોઈએ તો બંધ છેડે ખૂણો એટલે બંધ છેડે આપણે ગોળાકાર ખૂણો બનાવવો પડશે જેની ત્રિજ્યા ઉપરની પ્લેટની જાડાઈના દોઢ ગણા કરતા ઓછી ન હોય અથવા 12 મીમી જાડાઈ બેમાંથી જે વધારે હોય તે જમણી બાજુએ હોય તેથી આ ત્રણ બિંદુ આપણે રાખવાના છે તે ધ્યાનમાં રાખો અને પ્લગ અથવા સ્લોટ વેલ્ડ પર ડિઝાઈનનો તણાવ ફિલેટ વેલ્ડ જેવો જ હશે અને તે IS8002007 ના ક્લોઝ 10 1 માં ઉલ્લેખિત છે તો મેં જેમ કહ્યું કે ડિઝાઇન માપદંડ એ જ હશે જે આપણે ફિલેટ વેલ્ડના કિસ્સામાં કર્યું છે કારણ કે આ બીજું કંઈ નથી પરંતુ ફિલેટ વેલ્ડનો એક પ્રકાર છે ફક્ત મર્યાદિત અંતરને કારણે આપણે અમુક સ્લોટ દાખલ કરવો પડશે જેથી વધારાની લંબાઈ એડજસ્ટ થઈ શકે હવે આ સાથે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું જેથી કરીને આપણે સમજી શકીએ કે ઉત્પાદનની જોગવાઈ સાથે સ્લોટ વેલ્ડ કેવી રીતે ડિઝાઇન કરવુ તે આપણે સમજ્યા અને હવે આપણે સભ્યની રચના કરીશું કહો કે આ કેસ માટે આપણે આના જેવી સમસ્યા છે કે 363 ન્યૂટન પ્રતિ મિલીમીટરના દરે ISMC300 નો ઉપયોગ 800 કિલોન્યુટનના પરિબળ બળને પ્રસારિત કરવા માટે થાય છે ચેનલ વિભાગ 12 મીમી જાડા ગસેટ પ્લેટ સાથે જોડાયેલ છે જો ઓવરલેપ 300 મીમી સુધી મર્યાદિત હોય તો ફીલેટ વેલ્ડ કનેક્શન ડિઝાઇન કરો ઓવરલેપ અંતર 300 મીમી સુધી મર્યાદિત છે આપણે તેનાથી વધુ બનાવી શકતા નથી તેથી જો જરૂરી હોય તો સ્લોટ વેલ્ડનો ઉપયોગ કરો અને સાઇટ વેલ્ડીંગ ધારો તો આ ડેટા સાથે ચાલો સ્લોટ વેલ્ડને ડિઝાઇન કરવાનો પ્રયાસ કરીએ તેથી આપણે જોઈએ કે આ એક ચેનલ વિભાગ છે અને ધારો કે આપણી પાસે મર્યાદિત અંતર છે કહો કે આ 300 મીમી ઉપલબ્ધ અંતર છે 300 મીમી એટલે કે લેપિંગ અંતરથી વધુ છે અને તે 800 કિલોન્યુટનનો ભાર વહન કરે છે 800 કિલોન્યુટનનું તાણ બળ અને ISMC300 આ ચેનલ વિભાગ છે અને તે ગસેટ પ્લેટ સાથે જોડાયેલ છે જેની જાડાઈ 12 મીમી છે અત્યારે આપણે તેને ગોઠવવા માટે ફીલેટ વેલ્ડ ડિઝાઇન કરવી પડશે તો આપણે શું કરીશું આપણે ISMC300 ની પ્રોપર્ટીઝ ઝડપથી શોધવાનો પ્રયત્ન કરીશું એટલે કે વિસ્તાર શું હશે કહો આપણે SP 6 પરથી શોધી શકીએ છીએ કે વિસ્તાર 4630 છે હવે ફ્લેંજ ની જાડાઈ 13 6 મીમી છે અને વેબની જાડાઈ 7 8 મીમી છે તેથી વેલ્ડનું મહત્તમ કદ આપણે શોધી શકીએ છીએ મહત્તમ કદ જે માન્ય છે કલમ 10 1 મુજબ વેલ્ડનું મહત્તમ કદ 7 8 મીમી માઈનસ 1 5 હશે જે 6 3 મીમી હશે અને ટેબલ 21 થી વેલ્ડનું લઘુત્તમ કદ 3 મીમી હશે તેથી વેલ્ડનું કદ 3 થી 6 3 સુધી બદલાય છે આપણે વેલ્ડનું કદ 6 મીમી ધારી રહ્યા છીએ તેથી થ્રોટ ની જાડાઈ te અસરકારક થ્રોટની જાડાઈ K ગુણ્યા S હશે જે 0 7 ગુણ્યા6 જે 4 2 mm હશે તેથી મિલીમીટર દીઠ વેલ્ડની મજબૂતાઈ આપણે શોધી શકીએ છીએ આ fu ભાગ્યા વર્ગમૂળ માં 3 ગામા mw ગુણ્યા te છે તેથી તે 410 ભાગ્યા વર્ગમૂળ માં 3 હશે આ સાઇટ વેલ્ડ છે તેથી ગામા mw 1 2 હશે જેથી આપણે શોધી શકીએ છીએ તે 663 ન્યૂટન પ્રતિ મિલીમીટર હશે તેથી જો વેલ્ડની મજબૂતાઈ ખબર હોય તો હવે વેલ્ડની જરૂરી લંબાઈ આપણે શોધી શકીએ છીએ કે તે P ભાગ્યા વેલ્ડ તાકાત છે P એ પરિબળ લોડ છે જે વેલ્ડની મજબૂતાઈ 800 કિલોન્યૂટન ભાગ્યા વેલ્ડની મજબૂતાઈ 663 છે તેથી તે 1207 મિલીમીટર છે મહત્તમ વેલ્ડ લંબાઈ જે ઉપલબ્ધ હોઈ શકે છે તે 300 હશે કારણ કે મહત્તમ ઓવર લેપિંગ અંતર 300 છે તેથી 300 ગુણ્યા 2 વત્તા ISMC300 તેથી ઊંડાઈ 300 મીમી છે તેથી આ 900 મીમી હશે જે 1207 મીમી કરતાં ઓછી છે તેથી આપણે અમુક સ્લોટ વેલ્ડ મૂકવું પડશે કારણ કે 900 મીમી એ અંતર છે જે ઉપલબ્ધ લંબાઈ કરતા ઓછું છે માફ કરશો જરૂરી લંબાઈ 1207 મીમી છે અને આપણે 1207 મીમી લંબાઈની જરૂર છે અને આપણી પાસે 900 મીમી ઉપલબ્ધ છે તો આપણને વધારાની લંબાઈની જરૂર છે તે વધારાની લંબાઈ છે આપણે આ વધારાની લંબાઈને ગોઠવવી પડશે જે 1207 માઈનસ 900 છે તેથી 307 બરાબર હવે ચાલો આપણે બે સ્લોટ આપીએ આપણે અમુક સ્લોટ આપી શકીએ તો કહીએ બે સ્લોટ ચાલો પહોળાઈ પૂરી પાડીએ જેમ આપણે કોડલ જોગવાઈમાંથી જોયું તેમ લઘુત્તમ પહોળાઈ 25 મીમી હશે તેથી 25 મીમી અથવા 3 t મીમી અથવા 3 ગુણ્યા t 8 છે તેથી તે 23 બેમાંથી જે વધારે હોય તે 25 અને 23 તેથી પહોળાઈ 25 મીમી અને લંબાઈ શોધી શકીએ છીએ આપણે લંબાઈ આ રીતે શોધી શકીએ છે જો આ X છે આ 300 છે અને આપણી પાસે 900 ઉપલબ્ધ લંબાઈ છે અને આપણે વધારાની ગોઠવણ કરવી પડશે લંબાઈ 307 મીમી અને સ્લોટની પહોળાઈ 25 મીમી જો આપણે ઉપયોગ કરીએ અને જો આપણે 4 સ્લોટનો ઉપયોગ કરીએ તો કહો કે 2 સ્લોટ એટલે ત્યાં 1 2 3 4 કુલ 4 છે એટલે કે વધારાની લંબાઈ જો આ X હોય તો કહો 4X બરાબર થશે 307 મીમી તેથી X બરાબર 76 75 મીમી છે તે 307 ભાગ્યા 4 તેથી 76 75 છે તેથી આપણે 80 બાય 80 મીમી બાય 25 મીમી સ્લોટ આપી શકીએ છીએ અને આ નંબર બે છે બરાબર તેથી હવે આ સમાપ્ત થઈ ગયું છે એટલે કે જ્યારે આપણે આ ઉદાહરણ આપીએ છીએ ત્યારે તે ઠીક છે પરંતુ જ્યારે આપણે ડ્રોઇંગ માટે આપવાનું હોય ત્યારે આપણે વિગતો આપવી પડશે તેથી ડ્રોઇંગના સંદર્ભમાં આપણે તેને બનાવવું પડશે ઉદાહરણ તરીકે આ સ્લોટ વેલ્ડ છે આ ચેનલ વિભાગ છે અને આ છે ગસેટ પ્લેટ અને આ 300 છે આ ઓવર લેપિંગ અંતર 300 હતું તેથી આપણે અહીં વેલ્ડિંગ પ્રદાન કરીએ છીએ માફ કરશો અહીં વેલ્ડ તેથી આ અંતર 900 આવે છે અને હવે તેની સાથે આપણે આ X નું અંતર આપી રહ્યા છીએ જે 80 મીમી હતું તેથી આ 80 મીમી છે અને આપણે ગણતરી કરી છે કે આ સ્લોટ વ્યાસ અથવા પહોળાઈ 25 મીમી છે અને આ કુલ 300 છે જેથી આપણે ઓછામાં ઓછું 50 મીમીનું અંતર આપી શકીએ અને તેથી 50 વત્તા 25 વત્તા 2500નું અંતર આપી શકીએ છીએ તેથી અહીં આપણે 100 મીમી આપી શકીએ છીએ અને અહીં પણ આપણે 100 પ્રદાન કરી શકીએ છીએ તેથી આ વિભાજન હશે અથવા આપણે તે પણ બદલી શકીએ છીએ એટલે કે આપણે આ મૂલ્ય વધારી શકીએ છીએ અને આમાં ઘટાડો અથવા સમાન રીતે આપણે વિભાજન કરી શકીએ છીએ તેથી આ સ્લોટ વેલ્ડનું સ્કેચ હશે અને આ આપણે સાઇટ એન્જિનિયરને આપવું પડશે તેથી આ બધું સ્લોટ વેલ્ડ અથવા પ્લગ વેલ્ડની ડિઝાઇન વિશે છે હવે આપણી પાસે સમય હોવાથી બીજા એક ઉદાહરણ દ્વારા જોઈશું જેની મેં છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરી હતી બટ વેલ્ડ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે વેલ્ડ સંયુક્તના સમકક્ષ તાણની ગણતરી કેવી રીતે કરવી જ્યારે તે શીયર અને સામાન્ય તાણ હેઠળ હોય અથવા શીયર અથવા બેરિંગ અને સામાન્ય તણાવ તો જ્યારે અક્ષીય તણાવ અથવા કમ્પ્રેશન બેન્ડિંગ અને શીયરને આધિન હોય ત્યારે સંયુક્તની ડિઝાઇનની મજબૂતાઈ કેવી રીતે તપાસવી તેથી હું આ એક સાથે ઉદાહરણ જોઈશ આનું ઉદાહરણ એ છે કે 100 મીમી વ્યાસ અને 8 મીમી જાડાઈની પાઈપ 16 મીમી જાડા પ્લેટ સાથે ફીલેટ વેલ્ડ સાથે જોડાયેલ છે અને તે વેલ્ડેડ છેડાથી 0 5 મીટરના અંતરે 10 કિલોન્યુટનના વર્ટિકલ ફેક્ટર લોડ ને આધિન છે તે 3 કિલોન્યુટન મીટરની ફેક્ટરેડ ટ્વિસ્ટિંગ મોમેન્ટ ને પણ આધિન છે દુકાનના વેલ્ડીંગ અને સ્ટીલના ગ્રેડને 410 માનીને વેલ્ડનું કદ શોધો તેથી આ સમસ્યા હલ થઈ જશે તેથી જો આપણે આકૃતિ દોરીએ તો ચાલો જોઈએ કે સ્ટીલની પ્લેટ સાથે એક પાઇપ જોડાયેલ છે અને પાઇપનો વ્યાસ આપવામાં આવ્યો છે પાઇપનો વ્યાસ 100 મીમી છે અને આ જાડાઈ 8 મીમી છે અને લોડ P કહો કે 10 કિલોન્યુટન 0 5 મીટરના અંતરે લાગી રહ્યો છે અને બીજી ટ્વિસ્ટિંગ મોમેન્ટ પણ આ દિશામાં કાર્ય કરી રહી છે તેથી T બરાબર 3 કિલોન્યુટન પ્રતિ મીટર તો ટ્વિસ્ટિંગ મોમેન્ટ પણ યોગ્ય રીતે કાર્ય કરી રહી છે તેથી હવે આપણે સમકક્ષ તણાવ શોધવાનો છે અને આપણે તપાસવું પડશે કે વેલ્ડ જોઈન્ટ જે પણ બનાવવામાં આવ્યું છે તે બરાબર છે કે નહીં તો અહીં સૌપ્રથમ આપણે સ્ટીલ Fe410 ના ગ્રેડ તરીકે શોધીશું તેથી fu 410 MPa છે અને શોપ વેલ્ડીંગ માટે ગામા mw 1 25 છે તેથી અનુમતિપાત્ર તણાવ તણાવ એટલે કે શીયર તણાવ fu ભાગ્યા વર્ગમૂળ માં 3 ગામા mw છે તે 189 37 થશે વર્ગમૂળ માં 3 ગામા mw 1 25 થશે તેથી આ 189 37 બની રહ્યું છે માફ કરશો આ 410 થશે તેથી 189 37 ન્યૂટન પ્રતિ મિલીમીટર વર્ગ છે તેથી વેલ્ડના અનુમતિપાત્ર શીયર તણાવની ગણતરી 189 37 તરીકે કરવામાં આવી છે હવે અહીં આપણે જડતાની ધ્રુવીય ક્ષણ શોધવાની છે પણ જડતાની ધ્રુવીય લઘુત્તમ ક્ષણને Ip તરીકે ગણી શકાય છે ગોળાકાર પાઇપ માટે તે 2 pi r ની ત્રણ ઘાત ગુણ્યા t હશે જો t એ થ્રોટની જાડાઈ અથવા વેલ્ડની અસરકારક જાડાઈ હોય તો આપણે શોધી શકીએ છીએ 2 ગુણ્યા pi ગુણ્યા r નો અર્થ છે કે અહીં તે 50 ગુણ્યા t છે તેથી આ 785398 t મિલીમીટર ગુણ્યા દશ ની ચાર ઘાત હશે તેથી જડતાની ધ્રુવીય ક્ષણ આપણે શોધી શકીએ છીએ હવે તેનો અર્થ એ થશે કે પાઈપ ટ્વીસ્ટિંગ મોમેન્ટ હેઠળ હશે અને આ વેલ્ડ જોઈન્ટ શીયર હેઠળ તેથી ત્રણ પ્રકારના તણાવ ચિત્રમાં આવશે એક મોમેન્ટને કારણે છે બીજો શીયરને કારણે છે અને ત્રીજો ટોર્સિયન અથવા ટ્વિસ્ટિંગને કારણે છે તો પહેલા આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે અહીં ત્રણ પ્રકારના ફોર્સ છે એક ડાયરેક્ટ લોડ છે જે 10 કિલોન્યુટન છે જે વેલ્ડ માટે શીયર તરીકે કામ કરશે બીજી મોમેન્ટ છે જે P ગુણ્યા e છે જે 10 ગુણ્યા 0 5 હશે તેથી આ છે આ મોમેન્ટ 5 કિલોન્યુટન મીટર અને ટ્વીસ્ટિંગ મોમેન્ટ ત્રણ કિલોન્યુટન મીટર હતી હવે આપણે તણાવો શોધી શકીએ છીએ ઉદાહરણ તરીકે પ્રથમ શીયર તણાવ ડાયરેક્ટ લોડને કારણે q1 હું શોધી શકું છું કે P ભાગ્યા 2 pi rt હશે તો આ 10 ગુણ્યા 10 ની 3 ઘાત ભાગ્યા 2 ગુણ્યા pi ગુણ્યા r ગુણ્યા t હશે તેથી આ 100 ભાગ્યા pi t અથવા 31 83 ભાગ્યા t ન્યૂટન પ્રતિ મિલીમીટર વર્ગ આવે છે તેથી ડાયરેક્ટ લોડને કારણે શીયર તણાવ આપણે શોધી શકીએ છીએ ટ્વિસ્ટિંગ મોમેન્ટને કારણે શીયર તણાવ q2 હું શોધી શકીશ T ભાગ્યા Ip ગુણ્યા r તેથી T એ 3 ગુણ્યા 10 ની 6 ઘાત ન્યૂટન મિલીમીટર છે r એ 50 છે અને Ip એ 785398 છે તેથી હું 191 ભાગ્યા t ન્યૂટન પ્રતિ મિલિમીટર વર્ગ તરીકે શોધી શકું છું પછી બીજો તણાવ જે બેન્ડિંગને કારણે સામાન્ય તણાવ છે વક્રતાના કારણે સામાન્ય તણાવ જે M ભાગ્યા Iz ગુણ્યા Y છે Y આ કિસ્સામાં મહત્તમ r હશે તેથી M ની આપણે 5 કિલોન્યુટન મીટર તરીકે ગણતરી કરી છે જે 5 ગુણ્યા 10 ની 6 ઘાત છે r 50 છે અને Izz ની આપણે ગણતરી કરી છે જે Ip ભાગ્યા 2 છે એટલે કે 392699 t તેથી આ 636 62 ન્યૂટન પ્રતિ મિલીમીટર વર્ગ બરાબર બની રહ્યું છે તેથી ડાયરેક્ટ લોડને કારણે શીયર તણાવ ટ્વિસ્ટિંગને કારણે શીયર તણાવ અને બેન્ડિંગને કારણે સામાન્ય તણાવની ગણતરી કરવામાં આવી છે તેથી ત્રણ પ્રકારના તણાવ એકસાથે કામ કરે છે હવે આપણે સમકક્ષ તણાવ શોધવાનો છે હવે પહેલા આપણે પરિણામી તણાવ પરિણામી શીયર તણાવ શીયર તણાવ શોધી કાઢીએ છીએ પરિણામી શીયર તણાવ q મૂળભૂત રીતે q1 વર્ગ વત્તા q2 વર્ગ પર મૂળ હશે કારણ કે ગોળાકાર પાઇપમાં સામાન્ય બળ P ને કારણે એક શીયર તણાવ તેની સાથે કામ કરે છે અને તેના કારણે ટોર્સિયન અને અન્ય તણાવ આ રીતે કામ કરે છે તો પરિણામી તણાવનો અર્થ છે કે આ q1 છે અને આ q2 છે તો q પરિણામી શીયર તણાવ બનશે q1 એ 31 83 ભાગ્યા t વત્તા 199 ભાગ્યા t છે તેથી આમાંથી આપણે શોધી શકીએ છીએ કે 193 6 ભાગ્યા t ન્યૂટન પ્રતિ મિલીમીટર વર્ગ આ શીયર તણાવ છે અને આપણી પાસે સામાન્ય તણાવ છે તેથી સમકક્ષ તણાવ fe આપણે શોધી શકીએ છીએ કે તે fa ની 2 ઘાત વત્તા 3 q ની 2 ઘાત હશે તેથી જો આપણે આ મૂલ્ય મૂકીએ આપણે શોધી શકીએ છીએ કે fa 636 62 ભાગ્યા t વત્તા 3 ગુણ્યા 193 6 ભાગ્યા t ની 2 ઘાત તેથી આ સમકક્ષ તણાવ હશે તેથી સમકક્ષ તણાવ જો આપણે ગણતરી કરીએ તો આ મૂલ્ય fe તરીકે 861 75 ભાગ્યા t તરીકે મળશે હવે આ fe એ વેલ્ડ તાકાત કરતાં ઓછી હોવી જોઈએ એટલે વેલ્ડમાં સ્વીકાર્ય તાકાત તેથી આપણે t ની કિંમત શોધી શકીએ છીએ તેથી આ fe એ fu ભાગ્યા વર્ગમૂળ માં 3 ગામા mw દ્વારા કરતા ઓછો અથવા બરાબર હોવો જોઈએ એટલે કે આ 189 37 છે તેથી 861 75 ભાગ્યા t એ 189 37 કરતા ઓછું અથવા બરાબર હોવું જોઈએ તેથી આમાંથી હું શોધી શકું છું કે t 4 55 મીમી કરતા વધારે હોવો જોઈએ અથવા S એ t ભાગ્યા 0 707 કરતાં મોટો હોવો જોઈએ એટલે કે 6 4 તેથી આપણે S શોધી શકીએ છીએ S આપણે 7 મિલીમીટર તરીકે શોધી શકીએ છીએ તેથી ફીલેટ વેલ્ડની સાઈઝને આપણે 7 મિલીમીટર ગણી શકીએ જો આપણે વેલ્ડની સાઈઝ 7 મિલીમીટર આપીએ તો જોઈન્ટ બાહ્ય લોડ સાથે જે પણ આપેલ છે તે સહન કરી શકે છે તો આ ઉદાહરણમાં આપણે જોયું કે આપણી પાસે શીયર તણાવ અને નોર્મલ તણાવ છે આપણી પાસે બે પ્રકારના શીયર તણાવ છે તેથી શીયર તણાવ આપણે સમાન બનાવ્યો અને આપણી પાસે સામાન્ય તણાવ પણ છે તો આપણને સમકક્ષ તણાવ મળ્યો અને તે તેના કરતા ઓછો હોવો જોઈએ વેલ્ડ તાકાત જે 189 ન્યૂટન પ્રતિ મિલિમીટર ચોરસ છે અને તે માપદંડ પરથી આપણે ન્યૂનતમ જરૂરી વેલ્ડ સાઈઝ શોધી શકીએ છીએ અને આ કિસ્સામાં આપણે શોધી શકીએ છીએ કે વેલ્ડનું કદ ઓછામાં ઓછું 7 મીમી હોવું જોઈએ તો થોડા લેક્ચરમાં આપણે રિવેટ કનેક્શન થી બોલ્ટ કનેક્શન સુધીના વિવિધ પ્રકારના કનેક્શન વિશે ચર્ચા કરી છે અને પછી છેલ્લે વેલ્ડ કનેક્શન ફીલેટ અને બટ વેલ્ડની ચર્ચા કરવામાં આવી છે અને ડિઝાઇન માપદંડમાં ડિઝાઇન મજબૂતાઈની ગણતરી કેવી રીતે કરવી તેની ચર્ચા કરવામાં આવી છે ફિલેટ વેલ્ડ અને બટ વેલ્ડ આ બાબતોની આપણે ચર્ચા કરી છે અને તે મુજબ આપણે ચોક્કસ સંખ્યાબંધ ઉદાહરણો ઉકેલ્યા છે હું આશા રાખું છું કે આનાથી તે સ્પષ્ટ થશે કે આપણે કેવી રીતે તે કર્યું છે અથવા ડિઝાઇનિંગ પદ્ધતિ સ્પષ્ટ થશે અને આપણે બોલ્ટ અથવા વેલ્ડનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના સંયુક્ત ડિઝાઇન કરવામાં સક્ષમ થઈશું ખૂબ ખૂબ આભાર